સ્થિત વિદ્યુતસ્થિતિમાન માટે લાપ્લાસ અને પોઈઝનના સમીકરણો પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલની વ્યાખ્યા આપેલી હતી અને આપણે તેમાં જોયું હતું કે 12E dl V2V1 તેનું વિકલન સ્વરૂપ એ ઇલેક્ટ્રિક ક્ષેત્ર હતું તે Er V છે ચાલો જોઈએ કે એકમ વીજભાર માટે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ મેળવવા માટે આપણે આ સમીકરણોનો ઉપયોગ કેવી રીતે કરીશું તમે પહેલેથી જ આ માટેના સૂત્રને જાણો છો જો મારી પાસે ઉગમ બિંદુ પર એકમ ચાર્જ છે તો પછી તેનાથી r અંતરે થતું આ સ્થિતિમાન નીચે પ્રમાણે લખી શકાય Vr14π0qr તેથી હું બિંદુ r થી જઈને સંકલન rE dl લઈશ ચાલો r સદિશથી અનંત કહીએ તો હવે આપણે આ વિષયમાં શીખેલા મુદ્દાઓનો ઉપયોગ કરીને નીચે મુજબનું સમીકરણ લખીએ dl VV આથી જરૂરી તમામ સમીકરણો નીચે મુજબ નોંધીએ 12E

dl VV તો હવે હું અલગ અલગ વીજભાર અને X અને Y એક્સિસના આધારે એક ચિત્ર બનાવું છું આ મારો પોઇન્ટ ચાર્જ છે અને હું અંતરના સદિશથી અનંત સુધી જઈ રહ્યો છું અને હું આ રેડિયલ લાઇન સાથે જઈશ જો તમને રેડિયલ કોઓર્ડિનેટ્સ ઉપયોગ કરવા અનુકૂળ ન હોય તો આપણે એક્સ અક્ષ સાથે આગળ વધીએ હું આગામી બે ત્રણ લેક્ચરમાં કોઓર્ડિનેટ્સ વિશે વાત કરીશ જેમાં માત્ર ગોળાકાર અને નળાકાર કોઓર્ડિનેટ્સની સમીક્ષા કરીશ હવે હું X અક્ષની સાથે એક બિંદુ x થી અનંત તરફ આગળ વધી રહ્યો છું અને પછી હું એક વાર x ની ગણતરી કરીશ કારણ કે બધું ગોળાકાર સપ્રમાણ છે બધે જ અંતરે દરેક જગ્યાએ પોટેન્શિયલ સમાન હશે તેથી હું અંતર x થી અનંત તરફ જતા સંકલન કરું તો xE

dxxx14π0qx2dx14π0qr 14π0qr હું qr લખી શકું છું તે રેડિએલી ખસેલી છે હું હંમેશા આ ત્રિજ્યાને X અક્ષ સાથે સમાંતર સ્વરૂપે રાખીશ અહીં આપણે શીખ્યા છીએ કે V v 14π0qr 14π0qrને સંદર્ભ બિંદુ તરીકે ધારેલ છે મેં અગાઉ કહ્યું તેમ તે ફક્ત અચળ સુધી નિર્ધારિત છે મારે આ માટે ઘણું કામ કરવું પડશે V0 તો v 14π0qr કેટલીકવાર તે સંકલન કરતી વખતે લોકો મૂંઝવણમાં આવે છે તો ચાલો હું પણ તે જ કરું જો મારી પાસે ઉગમ બિંદુ પર ચાર્જ q છે અને હું અનંતથી ચાર્જ લાવી રહ્યો છું ફરીથી મારી પાસે આ હશે હવે હું x અનંત થી એક બિંદુ તરફ આગળ વધી રહ્યો છું તો xE dl VV dl dxx q4π0xdxx2 V અહીં ખાસ ધ્યાનમાં લઈએ કે V 0 થાય છે તેથી આપણને અગાઉની જેમ સરખા જવાબ મળે છે તેથી તે r અંતર પર એક બિંદુ ચાર્જ qને કારણે મળતું સ્થિતિમાન છે તેથી આપણે તેનાથી અંતર r પર પોઇન્ટ ચાર્જ q ના કારણે આ સ્થિતિમાનની ગણતરી કરી છે જે આ મુજબ છે Vr14π0qr ચાર્જ વિતરણનું શું માની લો કે મને ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન આપવામાં આવ્યું છે જેથી ઘનતા rછે જેમ આપણે ઇલેક્ટ્રિક ક્ષેત્રના કિસ્સામાં જોયું ઇલેક્ટ્રિક ક્ષેત્ર સંપાતીકરણ થયેલ છે તે સુપરપોઝિશનના સિદ્ધાંતને અનુસરે છે તેથી જો હું તે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં કરવામાં આવેલા કાર્યની ગણતરી કરું તો તે કાર્ય પણ સુપરવાઇઝ થઈ શકે છે તેથી બિંદુ r પાસે આવેલું સ્થિતિમાન Vr14π0ρ|r r|dV અહીં dV ખરેખર વોલ્યુમ ઇન્ટિગ્રલ છે આપણે અહીં એક શરત મેળવેલી છે કે જ્યારે V અનંત હોય ત્યારે આ સ્થિતિ હેઠળ 0 પ્રાપ્ત થાય છે આમ આપણે 0 થવા જઈ રહ્યા છીએ Vr14π0ρ|r r|dV V0 આ ખાલી જગ્યા છે મારી પાસે ચાર્જ વિતરણ છે જેનું આ ચાર્જ વિતરણ ρ છે તો પછી r પરનું સ્થિતિમાન આ સૂત્ર દ્વારા આપવામાં આવશે Vr14π0ρ|r r|dV ખાસ નોંધી લો કે આ ઇલેક્ટ્રિક ક્ષેત્રના અનુરૂપ સૂત્ર કરતાં સરળ છે જ્યાં આપણી પાસે અહીં સદિશ હતું વેક્ટર ઉમેરવા અથવા ઘટકોની ગણતરી કરવી તે ઘણું વધારે છે ફક્ત એક ભૌતિક રાશિની ગણતરી કરવા કરતા ત્રણ ઘટકોની ગણતરી કરવી વધુ મુશ્કેલ છે અને પછી જો હું આનો ગ્રેડીયેંટ લઈશ તો તેમાંથી ઇલેક્ટ્રિક ફીલ્ડ બહાર આવશે તેથી આપણે ઇલેક્ટ્રિક ક્ષેત્રને બદલે આ સ્થિતિમાન સાથે કામ કરવાનું પહેલા પસંદ કરીએ છીએ અને ધ્યાનમાં રાખો કે આ સૂત્ર ખાલી જગ્યામાં છે અને તેથી હવે આપણે ફરી એક પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ જે મેં અગાઉ લીધી હતી જેમાં મેં ધાતુનો એક ગોળો લીધેલો અને મેં તેને ગ્રાઉન્ડ કર્યો હતો ગ્રાઉન્ડિંગનો અર્થ એ થાય છે કે આપણે સ્થિતિમાન 0 રાખેલ છે પછી જો હું સપાટીની નજીક અથવા કેન્દ્રમાં પણ ક્યાંક ચાર્જ લગાવીશ અને આપણે લખ્યું છે કે Vrq4π0r≠0 at rR ઉપરની બાબત અનુકૂળ ન હોવાથી નીચે પ્રમાણે નું સૂત્ર વધુ સરળ રહેશે Refer Time 0836 Vrq4π0 પરંતુ જો હું અલગ ભૂમિતિ લઉં તો ધારો કે હું બોક્સ લઉં છું તેનો અર્થ એ કે બધી સપાટીઓ 0 ની બરાબર કરો હવે અંદર ચાર્જ લગાડો પોટેન્શિયલ શું હશે જવાબ આપવો મુશ્કેલ છે અને તેથી આપણે આ પોટેન્શિયલની ગણતરી કરવા માટે વિકલ સમીકરણો વિકસાવવાની જરૂર છે અને તેને યોગ્ય સીમા શરતો રાખીને ઉકેલ કરવાની જરૂર છે અને તે જવાબ મેળવવો જોઈએ ધારો કે તે મને જવાબ આપશે અને હું વિકલ સમીકરણ જાણું છું તો પછી હું આ સીમા શરતો સાથેના વિકલ સમીકરણને ઉકેલીશ તે મને જવાબ આપશે અલબત્ત મારે તે સાબિત કરવું પડશે કે તે જવાબ અનન્ય બનશે તો ચાલો જોઈએ કે V માટે તે વિકલ સમીકરણ શું છે E V E0 Eρ0 અથવા 2Vρ0 આપણી પાસે Eનું ડાયવર્જન્સ પણ છે તે બિંદુએ ચાર્જ ઘનતા સમાન છે આપણી પાસે E ની કર્લ પણ બરાબર છે પરંતુ આ બે સમીકરણો એક અને એક સમાન છે કારણ કે આ પછીથી આપણે પોટેન્શિયલની વ્યાખ્યા કરી શકીએ છીએ અને ગ્રેડીયેંટનું કર્લ 0 છે હવે તે એક સ્કેલર ફંકશન બહાર આવે છે X ના સંદર્ભમાં V નું બીજું વ્યુત્પન્ન V x∂xy∂yz∂zx∂V∂xy∂V∂yz∂V∂z 2Vx22Vy22Vz2 અહીં આપણે જોઈએ કે V અને 2Vને લાપ્લાસીયન કહેવાય છે અને તેથી V માટેનું વિકલ સમીકરણ આપણે મેળવીએ છીએ તે આ પ્રમાણે છે 2Vr ρ0 આ પોઇસન સમીકરણ તરીકે ઓળખાય છે તેથી જો મને બોક્સની અંદર થોડી ચાર્જ ઘનતા આપવામાં આવે છે અથવા કોઈ અન્ય નજીકનું કંઈક કદ આપવામાં આવે છે તો કેટલાક ચાર્જની ઘનતા આપવામાં આવે છે હું આ સમીકરણને સીમા શરતો સાથે હલ કરું છું અને તે મને V માટે જવાબ આપે છે બીજી બાજુ તે આવું થઈ શકે છે ઉદાહરણ તરીકે મારી પાસે આવી સ્થિતિ હોઈ શકે છે જો હું આ બોક્સને લઈશ તો આ સપાટીને કેટલાક પોટેન્શિયલ V પર મૂકો અને મેં બીજી બધી સપાટી 0 પોટેન્શિયલ પર મૂકી છે અંદર હજી ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે કારણ કે આ લાઇનમાંથી ઇલેક્ટ્રિક ફીલ્ડ બહાર આવશે અંદરનું પોટેન્શિયલ શું છે તે પછી હું ઉકેલ મેળવીશ અંદર કોઈ ચાર્જની ઘનતા નથી 2V0 મળે છે પણ એ નોંધવું જોઇએ કે તેની સાથે યોગ્ય સીમા શરતો પણ લગાડેલી છે અને આ લાપ્લાસ સમીકરણ તરીકે ઓળખાય છે તેથી જો વીજભાર ઘનતા અથવા લાપ્લાસના સમીકરણ હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિતિમાન પોઇસનના સમીકરણને સંતોષે છે અથવા જો ρ0 હોય તો તમે ફક્ત એક સમીકરણ લખી શકો છો તે લાપ્લાસના સમીકરણ પર જાય છે અને પછી યોગ્ય સીમા શરતો દ્વારા ઉકેલ મળી શકે અને તમને તમારો જવાબ મળી શકે તેથી ભવિષ્યમાં તમને Vr માટેનો ઉકેલ લાવવો ગમશે કારણ કે આ ઉકેલો કરવા માટેનું ખૂબ સરળ સમીકરણ છે અને પછી Er Vr અલબત્ત આપણે જાણીએ છીએ કે Vrમાટે બે Vr વચ્ચેનો અર્થ શું છે તે ખરેખર તે બિંદુથી બીજા બિંદુ સુધી એકમ ચાર્જ લઈ જતી આ વખતે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કાર્ય છે